તો સમીકરણ 56 માં આપણને V2 મળે અને સમીકરણ 58 આપણને βωLC મળે છે તેથી v 1LC મળે છે આ સમીકરણ 60 છે હવે λ 2π 2π 2fLC 1 fLC એ વેવ લેન્થનું સમીકરણ થાયજે સમીકરણ 61 થાય હવે આપણે થોડુંક અપ્રોક્સીમેશન એટલે કે અંદાજો લઇએ તો જ્યારે સિંગલ ફેઝ લાઇન માટે આપણે ઇન્ડક્ટન્સ અને કેપેસિટન્સ લઈએ ત્યારે અને હોવાથી L અને C ને ગુણતાં હવે આપણે અપ્રોક્સીમેશન લઇશુંતો આપણે ધારીશું કે તો LC 00થાય આ સમીકરણ 62 છે આ કિંમત સમીકરણ 60 અને 61 માં મુકો કે જે અને છે જો તમે કરો તો v100 અને λ1f00 મળે તમને ખબર છે કે µ04π10 7 Hm અને 0 8 85410 12 Fm છે જેથી v3108 ms છે જે લગભગ 60Hz પર પ્રકાશની ગતિની ઝડપ એટલે કે વેગ છે અને વેવલેન્થ λ5000 km થાય વેગ અને વેવલેન્થ માટે જુદા જુદા વિચાર છે પરંતુ આ અપ્રોક્સીમેટ એટલે કે અંદાજો છે જ્યાં તમે lnDr lnDr લીધું છે તો આ v અને λ મેળવ્વા માટે સારી વસ્તુ છે હવે લોસ વગરની લાઇન માટે jβ થાય અને હાયપરબોલિક ફંક્શન આ પ્રમાણે થશે લોંગ લાઇન મોડેલિંગ કરવા માટેની વિગતો આગળ ચર્ચા કરેલ છે તેથી અહીં બતાવેલ નથીતે સમજી શકાય છે લાઇન માટે RMS વોલ્ટેજ અને કરંટ સમીકરણ 38 અને 39 દ્વારા બતાવ્વામાં આવેલ છેજે બંને સમીકરણ અહીં ફરી હાયપરબોલિક કોસાઇન નાં બદલે cos βx વડે દર્શાવેલ છે

તો હાયપરબોલિક કોસાઇન નાં બદલે ફરી સમીકરણ લખતાં આ સમીકરણ 65 અને 66 છે હવે આપણે રીસિવીંગ એન્ડ પરથી અંતર માપતાં હોવાથી સેન્ડીંગ એન્ડ માટે x l લખાય V V Vs અને I I I s થાય તો A B C D પેરામિટર માટે ઝડપી ગણતરી સમીકરણ 67 અને 68 એ પરથી સરળ છે પરંતુ એ લોસ લેસ લાઇન માટે છે હવે ટર્મીનલ એટલે કે લાઇન નાં અંતિમ બિંદુની પરિસ્થિતિ સમીકરણ 67 અને 68 દ્વારા મેળવેલ છે એટલે કે ઓપન એન્ડેડ ટ્રાન્સમિશન લાઇન માટે કરંટ IR 0 છે જે સમીકરણ 67 પરથી મળે છે તેનો મતલબ કે સમીકરણ 67 માં IR 0 મૂકોતો નો લોડ રીસિવીંગ એન્ડ એટલે કે ઓપન સર્કિટ વોલ્ટેજ મળે એટલે કે IR 0 તો VRVRNL તો સમીકરણ 17 નીચે પ્રમાણે થશે તો આ સમીકરણ 69 છે તે શું દર્શાવે છે એ દર્શાવે છે કે નો લોડ વખતે રીસિવીંગ એન્ડ વોલ્ટેજ સેન્ડીંગ એન્ડ વોલ્ટેજ કરતાં વધારે છે આને ઘણી વખતે ફેરાન્ટી ઇફેક્ટ પણ કહેવાય છે અને આ ચાર્જિંગ એડમીટન્સનાં લીધે થાય છે તો નો લોડ વખતે થાય છે આ VRNL VScos l એક અંદાજો છે જો કે આ લોંગ લાઇન માટે પણ તમે વાપરી શકો છો તમે આ વાપરીને જોઇ શકો કે લોંગ લાઇન માટે પણ નો લોડ વખતે રીસિવીંગ એન્ડ વોલ્ટેજ સેન્ડીંગ એન્ડ વોલ્ટેજ કરતાં વધારે છે તો તેથી નો લોડ ચાર્જિંગ કરંટ એ ચાર્જિંગ કેપેસિટીવ કરંટ છે અને સેન્ડીંગ એન્ડ વોલ્ટેજ કરતાં રીસિવીંગ એન્ડ વોલ્ટેજ વધારે છે કારણ કે લોડ કરંટ નથીપણ ચાર્જિંગ કેપેસિટન્સ છે તો ધારો કે એક ટ્રાન્સમિશન લાઇન નો લોડ પર છે અને કોઇ પાવર ધરાવતી નથી ધારો કે એક માણસ જમીન પર ખુલ્લા પગે ઊભા છે અને એક વાહક વસ્તુ લઈને કન્ડક્ટરને અડે છે તો માણસ નું શું થશે હું ફરીથી કહુંકે ટ્રાન્સમિશન લાઇન હાઇ ટેન્શન છેપણ લોડ બંધ કરેલ છે તો હવેતમે IR 0 કહો છો અને માણસ ખુલ્લા પગ સાથે વાહક વડે લાઇનને અડે છે તો પેલી વ્યક્તિ સાથે શું થશે આ તમને એક સવાલ છે તમે વિચારીને જવાબ આપજો હું અહીં જવાબ આપતો નથી તો હવે પછી રિસીવીંગ એન્ડ પર સોલિડ શોર્ટ સર્કિટ લઈએ સોલિડ એટલે કે કોઇ ફોલ્ટ ઇમ્પીડન્સ નથી તો સોલિડ શોર્ટ સર્કિટ માટે VR0 એ સમીકરણ 67 અને 68 માં મુક્તાં આ સમીકરણ 70 અને 71 છે આ સમીકરણો બંને એન્ડ માટે શોર્ટ સર્કિટ કરંટ માટે વાપરી શકાય છે ત્યારબાદ સર્જ ઇમ્પીડન્સ લોડિંગએટલે કે લાઇનને તેનાં કેરેક્ટરીસ્ટીક ઇમ્પીડન્સ ZC1LC વડે લોડ કરવી અને એ સમયે રીસિવીંગ એન્ડ કરંટ અને વોલ્ટેજ અહીં બતાવેલ છે આપણે જાણીએ છીએ કેજ્યારે લાઇનને તેનાં કેરેક્ટરીસ્ટીક ઇમ્પીડન્સ Zc વડે લોડ કરવામાં આવેત્યારે IRVRZC થાય આ સમીકરણ 72 છે હવે લોસ લેસ લાઇન માટે Zc એ પ્યોર રેઝીસ્ટીવ છે કારણ કે તમે જોયું કે ZC1LC તો સર્જ ઇમ્પીડન્સ પ્રમાણેનાં લોડને સર્જ ઇમ્પીડન્સ લોડીંગ SIL પણ કહે છે તો લોડ Zc એ સર્જ ઇમ્પીડન્સ પ્રમાણેનો લોડ છેજેને નીચે પ્રમાણે દર્શાવાય છે આ સમીકરણ 73 છે VR એ ફેઝ વોલ્ટેજ છે જે 3 વડે ગુણેલ છે તેથી VR VL rated 3 છે તો V એ રેટેડ લાઇન વોલ્ટેજ છે તો મેગાવોટમાં સર્જ ઇમ્પીડનસ લોડીંગ નીચે પ્રમાણે છે આ સમીકરણ 74 છે હવે આ IR VRZC એટલે કે સમીકરણ 65 માં મુક્તાં જે હકીકતમાં નીચે પ્રમાણે બને આ સમીકરણ 75 થાય તે જ રીતે આ IR VRZC એટલે કે સમીકરણ 66 માં મુક્તાં બીજું સમીકરણ મળે તો સમીકરણ 66 નીચે પ્રમાણે થાય

આ સમીકરણ 76 છે આનો મતલબ એ કે x ની ગમે તે કિંમત હોયદરેક x પોઇન્ટ માટે VR અને IR ની કિંમત V માટે VR ની કિંમત સરખી રહે છે VR એ x પર આધારિત નથી તે જ રીતે IR એ x પર આધારિત નથી તો V અને I નાં દરેક પોઇન્ટ માટે VR અને IR એકસમાન રહે છે તેનો મતલબ કેતે સર્જ ઇમ્પીડન્સ લોડીંગ વખતે લોસ લેસ લાઇન બતાવે છે દરેક પોઇન્ટ પર વોલ્ટેજ અને કરંટની કિંમત સમાન છે અને તે સેન્ડીંગ એન્ડ જેટલી હોય છે જો x l મુકો તો VSVR ∠βl અને ISIR ∠βl અને તેનું મેગ્નીટ્યુડ એ સેન્ડીંગ એન્ડ કિંમત જેટલું હોય છે કારણ કે અહીં Zc છે તોતમે કોઇપણ પોઇન્ટ લો Zc ને કોઇ રીએક્ટીવ કોમ્પોનન્ટ નથી આપણે જોયું છે કે ZC1LC તેનો મતલબ કે QSQR0 થાય એટલે કે સર્જ ઇમ્પીડન્સ વખતે ઇન્ડક્ટર દ્વારા વપરાતો રીએક્ટીવ પાવર એ ચાર્જિંગ કેપેસિટન્સ દ્વારા ઊતપન્ન થતાં રીએક્ટીવ પાવર જેટલો હોય છે જો આ સાચું હોય તો ωL|IR|2ωC|VR|2 થાય તો જો તમે આ શરત વાપરોતો ZC VRIR LC થાય આનો મતલબ કે ગમે તેટલો ઇન્ડક્ટન્સ હોયએ ચાર્જિંગ કેપેસિટન્સ દ્વારા સપ્લાય થાય છે લાઇન ઇન્ડક્ટન્સ XLωL થાય તો તેનો મતલબ ચાર્જિંગ એડમીટન્સ ωC|VR|2 થાય જેથી સપ્લાય થતો પાવર VR2ωC VR2Xc થાય જેથી કહી શકાય કે રીએક્ટીવ લોસ ચાર્જિંગ કેપેસિટન્સ દ્વારા સપ્લાય થાય છે તો ωL|IR|2ωC|VR|2 થાયજેનાં પરથી આપણને ZC VRIR LC મળે છે જેથી સમીકરણ 59 વેરીફાય થાય છે તો જ્યારે તમારી પાસે આ પ્રકારની પરિસ્થિતિ હોયકે લાઇનમાં કોઇ પ્રકારનો રીએક્ટીવ પાવર નથીત્યારે તે સર્જ ઇમ્પીડન્સ લોડીંગ છે સર્જ ઇમ્પીડન્સ 220kV લાઇન માટે 150 MW થી લઇને 765 kV માટે 2000 MW સુધી હોય છે અહીં લાઇન હકીકતમાં ફુલ લોડ પર ઓપરેટ થાય છેતો તે સર્જ ઇમ્પીડન્સ લોડીંગ પર ઓપરેટ થાય છે એટલે કે SIL એ જ્યારે લાઇનની રીએક્ટીવ પાવરની જરૂરિયાત ખુબ ઓછી હોયત્યારે ટ્રાન્સમિશન લાઇનની ક્ષમતા માપવા માટે ઊપયોગી છે SIL કરતાં વધુ લોડ માટે અને લાઇનનાં વોલ્ટેજ ડ્રોપ લઘુત્ત્મ કરવા માટે શન્ટ કેપેસિટર જરૂરી છે સામાન્ય રીતે લાઇન SIL લિમીટ કરતાં વધારે લોડ પર ઓપરેટ થાય છે અને SIL કરતાં ઓછા લોડ પર લાઇનને ઓપરેટ કરવા શન્ટ ઇન્ડક્ટરની જરૂર પડે છે એટલે કે SIL કરતાં વધારે લોડિંગ માટે શન્ટ કેપેસિટર અને SIL કરતાં ઓછા લોડિંગ માટેશન્ટ ઇન્ડક્ટર જોઇએ અને સામાન્ય રીતે ટ્રાન્સમિશન લાઇનનું ફુલ લોડ એ સર્જ ઇમ્પીડન્સ લોડિંગ કરતાં વધારે હોય છે તો આપણે લોંગ ટ્રાન્સમિશન માટે જે પણ ભણ્યાજેમ કે સર્જ ઇમ્પીડન્સ લોડિંગવેવનાં પ્રપોગેશન નો વેગસર્જ ઇમ્પીડન્સ લોડીંગનું બંધારણીય મહત્વ અને નો લોડ પર ટર્મીનલ પરિસ્થિતિરીસિવીંગ એન્ડ વોલ્ટેજનું સેન્ડીંગ એન્ડ કરતાં વધારે હોવું આ બધું ચાર્જિંગ એડમીટન્સનાં કારણે છે તો આ વસ્તુઓ આપણે ભણ્યાપરંતુ હવે આપણે પ્રોપેગેશન નાં વેગ અને પછી સર્જ ઇમ્પીડન્સ માટે નાનો દાખલો જોઇએત્યારબાદ આપણે 3 ફેઝ ટ્રાન્સમિશન લાઇન માટે પાવર ફ્લો જોઇશું અનેતો આપણે એક નાનો દાખલો જોઇએ તો ૩ ફેઝ 50 Hz 400kV ની ટ્રાન્સમિશન લાઇન એ 300 km લાંબી છે લાઇનનું ઇન્ડક્ટન્સ 0 97 mH પર કિમી અને કેપેસિટન્સ 0 0115 માઇક્રો ફેરાડ પર કિમી છે તો લાઇન ફેઝ કોન્સ્ટન્ટ β શોધવા માટે લોસલેસ લાઇન ધારો Zc એ કેરેક્ટરીસ્ટીક ઇમ્પીડન્સ v એ પ્રોપેગેશનનો વેગ અને લેમ્બડા વેવલેંથ છે તો આ સરળ ઉકેલ છે જો આવ્રૃત્તિ 50Hz હોયતો βωLC માં કિંમત મુક્તાં β બરાબર 0 00105 રેડિયન પર કિમી મળે અને ત્યારબાદ સર્જ ઇમ્પીડન્સ ZCLC L અને C આપેલ છે તો તે 290 43 ohm અને પ્રોપેગેશનનો વેગ v1LC હોવાથી 2 99410 5 કિમી પર સેકન્ડ મળે વેવલેન્થ λvf પરથી મળે તો કિંમત મુક્તાં લગભગ 4990 km મળે હવે ટ્રાન્સમિશન લાઇનનાં પાવર ફ્લો પર જઇએ તો હું અહીં A B C D પેરામિટર પરથી રીસિવીંગ એન્ડ અને સેન્ડીંગ એન્ડનાં છેલ્લા સમીકરણો આપીશપરંતુ તમે તેને તારવી પણ શકો છો તો આ આકૃત્તિ જેવી એક સાદી પાવર સિસ્ટમ લો તો આ સેન્ડીંગ એન્ડ છે અને તો પાવર Ps jQs છે આ તરફ રીસિવીંગ એન્ડ છે અને પાવર PR jQR છે સેન્ડીંગ એન્ડ વોલ્ટેજનું મેગ્નીટ્યુડ VS∠δS છે અને રીસિવીંગ એન્ડ વોલ્ટેજનું મેગ્નીટ્યુડ VR∠0 જે રેફરન્સ છે આ A B C D પેરામિટર દ્વારા હું લખુ છું

તો સમીકરણ 1 પરથી એટલે કે ટોપિકનાં પહેલા સમીકરણ VSA VRB IR પરથી આપણે આ સમીકરણ લખી શકીએ

તો અહીં આપેલ સમીકરણને સાદુરૂપ આપતાંતમને IR|VS||B|∠ δS δB A|VR||B|∠ δA δB આ સમીકરણ 77 છે 3 ફેઝ પાવર માટે આપણે એવું જ લખી શકીએ કે SR3 φ PR3 φj QR 3 φ3VRIR આ સમીકરણ 78 છે તો સમીકરણ 77 માંથી IR મળે છે તો SR નું સમીકરણ નીચે મુજબ મળે

તો લાઇન ટુ લાઇન વોલ્ટેજ માટેતમે નીચે મુજબ લખી શકો